નમસ્કાર તેથી છેલ્લા સેશન માં આપણે 3 ફેઝ સર્કિટના ફેઝ સિકવન્સ પર ચર્ચા કરી રહ્યા હતા તેથી આપણે તે મુદ્દાથી આપણી ચર્ચા ચાલુ રાખીશું અને ચાલો જોઇએ જ્યારે આપણે થ્રી ફેઝ વોલ્ટેજ સોર્સ ફેઝ સિકવન્સ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે ફેઝ સિકવન્સના બે પોસીબલ કોમ્બિનેશન છે પ્રથમ સિકવન્સમાં આપણે ચર્ચા કરી કે આપણે તેને abc અથવા પોઝિટિવ સિકવન્સ તરીકે ઓળખીએ છીએ જ્યાં સંદર્ભ વોલ્ટેજ Van છે જે Vbn થી 120 ડિગ્રીથી લિડ કરે છે અને Vbnએ ફરીથી Vcn કરતા 120 ડિગ્રી લિડ કરે છે તો આપણે લખી શકીએ VanVp∠0° VbnVp∠ 120° VcnVp∠ 240°Vp∠120° આ કિસ્સામાં જો તમે abc ને જુઓ સિકવન્સ કાઉન્ટર ક્લોકવાઈઝ દિશામાં ફેરી રહી છે અને તે જનરેટર ના રોટર ના પરિભ્રમણ ની દિશામાં છે હવે પછીનું સંભવિત કોમ્બિનેશન એ acb સિકવન્સ છે જેને નેગેટિવ સિકવન્સ તરીકે ઓળખવામાં આવે છે તેથી તે કિસ્સામાં શું થાય છે કે તમારો સંદર્ભ ફેઝર જે Van છે તે Vcn કરતા લિડ કરે છે અને Vcn એ Vbn કરતા 120 ડિગ્રી લિડ કરે છે તેથી આપણે મેથેમેટિકલી શું લખીશું VanVp∠0° VcnVp∠ 120° VbnVp∠ 240°Vp∠120° તેથી હવે તે કિસ્સામા જો તમે જોશો કે ફેઝ સિકવન્સ abcઆ દિશામાં ફરશે જે રોટરના પરિભ્રમણ ની દિશા ની વિરુદ્ધ હશે હવે જનરેટર કનેક્શન ની જેમ કે જેની આપણે પહેલા ચર્ચા કરી હતી તેમ 3 ફેઝ લોડ કાં તો તમારા વાય કનેક્ટેડ હોઈ શકે છે અથવા તમે સ્ટાર કનેક્ટેડ અથવા ડેલ્ટા કનેક્ટેડ કહી શકો છો અને તે તેના પર આધાર રાખે છે કે તમે કયા પ્રકારની એન્ડ એપ્લિકેશન ને તે ચોક્કસ લોડ સાથે જોડી છે તેથી વાય કનેક્ટેડના કિસ્સામાં તમારી પાસે લોડ કમ્પોનન્ટ્સ ન્યુટ્રલ સાથે સ્ટાર કનેક્શનમાં જોડાયેલા હશે તે ઉપલબ્ધ હોઈ શકે છે અથવા ઉપલબ્ધ નહી હોઈ તે જરૂરી નથી કે તમારી પાસે હંમેશા ન્યુટ્રલ ફિઝિકલ રીતે હાજર રહેશે અને કનેક્શન માટે પહોંચી શકાય તેવું હશે તેથી અહીં તમારી પાસે લોડ માટે 3 ફેઝ 3 વાયર સિસ્ટમ હોઈ શકે છે અથવા તમે લોડ માટે 3 ફેઝ 4 વાયર સિસ્ટમ રાખી શકો છો હવે પછીનું કોમ્બિનેશન ડેલ્ટા કનેક્ટેડ છે તેથી આ મૂળભૂત રીતે ડેલ્ટા કનેક્ટેડ ગોઠવણી છે અહીં તમે જોશો કે abcએ ત્રિકોણાકાર ફેશન માં કનેક્ટેડ છે અને તમારો ફેઝ ABC લોડમાંથી બહાર કાઢવામાં આવે છે અને જો તમે આ વિશેષ ગોઠવણીમાં આ ગોઠવણી જોશો તો તમે ન્યુટ્રલ કનેક્શનને બહાર કાઢી શકતા નથી કારણ કે ડેલ્ટા કનેક્ટેડ લોડ થી ન્યુટ્રલ કનેક્શન લેવાનું ટોપોલોજીકલ રીતે અશક્ય છે હવે તે સ્ટાર કનેક્ટેડ છે કે ડેલ્ટા કનેક્ટેડ છે તે કહેશે કે જો તે અસંતુલિત હોય તો ફેઝ ઇમ્પિડન્સ સમાન નહીં હોય અને ફેઝ સિકવન્સ પણ આઉટ ઓફ ફેઝ હશે તેથી તમારી પાસે મેગ્નિટ્યુડ તેમજ ફેઝ બન્ને હશે બન્નેમાંથી કાં તો કોઈ એક આઉટ ઓફ ફેઝ હશે અથવા તમને બંને આઉટ ઓફ ફેઝ મળશે તેથી જ્યારે તમે કહો છો કે લોડ સંતુલિત છે તો તેનો અર્થ એ કે લોડના ફેઝ ઇમ્પિડન્સમા ત્રણેય લેગ સમાન અને ફેઝમાં છે ફેઝમાં અટલે કે તમે ફેઝના સંદર્ભ સાથે સમાન રીતે જોડેલા હશે તેથી સંતુલિત સ્ટાર કનેક્ટેડ અથવા વાય કનેક્ટેડ લોડના કિસ્સામાં તમારી પાસે Z1 Z2 Z3 બધા સમાન હશે તમારી પાસે ZY છે આમ ZYએ બીજું કંઈ નથી પરંતુ તે એક ફેઝર કોન્ટીટી છે જેથી તમે જોશો કે મેગ્નિટ્યુડ અને ફેઝ બંને ત્રણેય લેગમા સમાન છે સંતુલિત ડેલ્ટા કનેક્શન ના કિસ્સામાં તમારી પાસે ZaZbZcZ∆ હશે તેથી સ્ટાર કનેક્ટેડ માટે આપણે વ્યક્તિગત લેગ ઇમ્પિડન્સને ZYતરીકે સ્પેસિફાય કરીશું ડેલ્ટા કનેક્શન ના કિસ્સામાં આપણે Z∆ તરીકે સ્પેસિફાય કરીશું હવે આપણે પાછળના લેક્ચર માં સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન વિશે ચર્ચા કરી હતી તેથી સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન નો સંદર્ભ લઈને આપણે અગાઉ સાબિત કરેલ કે Z∆3ZYથાય જ્યારે તમે ડેલ્ટા કનેક્ટેડ નેટવર્ક ને સ્ટાર કનેક્ટેડ નેટવર્ક માં કન્વર્ટ કરો છો એ જ રીતે જો તમે કોઈ સ્ટાર કનેક્ટેડ લોડને ડેલ્ટા કનેક્ટેડ લોડ માં રૂપાંતરિત કરો તો ZY13Z∆ તેથી આપણે કહી શકીએ છીએ કે સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન ની સહાયથી સ્ટાર કનેક્ટેડ અથવા વાય કનેક્ટેડ લોડને ડેલ્ટા કનેક્ટેડ લોડ માં પરિવર્તિત કરી શકાય છે અથવા તેનાથી ઉલટું કરી શકાય છે જે આપણે અગાઉ ચર્ચા કરી ગયા હવે તમારી પાસે સોર્સ અને લોડ બંને 3 ફેઝ સ્ટાર અથવા ડેલ્ટા કનેક્ટેડ ફેશન માં જોડાયેલા છે તેથી હવે આપણને સોર્સ અને લોડ વચ્ચેના કનેક્શનના ચાર સંભવિત કોમ્બિનેશન મળી શકે છે Y Y કનેક્શન એટલે કે Y કનેક્ટેડ લોડ સાથે Y કનેક્ટેડ સોર્સ Y ∆ કનેક્શન ∆ ∆ કનેક્શન ∆ Y કનેક્શન હવે અહીં એ નોંધવું મહત્વપૂર્ણ છે કે સંતુલિત Y કનેક્ટેડ લોડ કરતા નેટવર્કમાં સંતુલિત ડેલ્ટા કનેક્ટેડ લોડ વધુ સામાન્ય છે કારણ કે ડેલ્ટા કનેક્ટેડ લોડ સાથે તે સરળ છે કે તમે ડેલ્ટા કનેક્ટેડ લોડના દરેક ફેઝમાં લોડ ઉમેરી શકો છો અથવા દૂર કરી શકો છો વાય કનેક્ટેડ અથવા સ્ટાર કનેક્ટેડના કિસ્સામાં તે મુશ્કેલ છે કારણ કે હંમેશા ન્યુટ્રલ હોવુ શક્ય હોતું નથી જે કનેક્શન માટે બહારથી એક્સીસીબલ હોય છે તેથી જ સંતુલિત ડેલ્ટા કનેક્ટેડ લોડ ફરીથી ક્ન્ફિગર અથવા કોઈપણ લેગને બહાર કાઢવા અથવા ડેલ્ટા કનેક્ટેડ લોડ માં ફેરફાર કરવા વધુ ફ્લેક્સિબલ છે પરંતુ બીજી તરફ તમે ડેલ્ટા કનેક્ટેડ સોર્સને સામાન્ય પ્રેક્ટીસ તરીકે જોશો નહીં કારણ કે જો તમારી પાસે ડેલ્ટા કનેક્ટેડ સોર્સ છે તો તમે સરક્યુલેટીંગ કરંટને જોશો કારણ કે ડેલ્ટા એક ડેલ્ટા મેશ બનાવશે જે સોર્સના ડેલ્ટા નેટવર્કમાં કરંટને સરક્યુલેટીંગ કરશે અને આ 3 ફેઝ વોલ્ટેજમાં કોઈ સહેજ અસંતુલનને કારણે હશે તેથી આના કારણે તમને સરક્યુલેટીંગ કરંટ મળશે અને તે આ જનરેટર ના કોઇલ ના ઓવરહિટિંગ નું કારણ બનશે તેથી જ આપણે સામાન્ય રીતે ડેલ્ટા કનેક્ટેડ સોર્સ ને ટાળીએ છીએ હવે ચાલો એક ઉદાહરણ લઈએ જેમાં આપણે વોલ્ટેજના સેટ ના ફેઝ સિકવન્સના ને શોધવાની જરૂર છે જેમકે van 200 cos ωt10 vbn200 cos ωt 230 vcn200 cos ωt 110 આપણે પહેલા શું કરવાનું છે પહેલા આપણે તેને ફેઝરમાં રૂપાંતરિત કરીશું તેથી Van200∠10° Vbn200∠ 230° Vcn200∠ 110° અમે નોંધ્યું છે કે Van એ Vcn કરતા 120° ડિગ્રી લિડ કરે છે અને Vcnતેના કારણે Vbn કરતા 120° ડિગ્રી લિડ કરે છે આમ આપણી પાસે acb સિકવન્સ છે હવે ચાલો આપણે કનેક્શન વિશે વાત કરીએ આપણે જોયું કે સોર્સ અને લોડ વચ્ચે ચાર સંભવિત કોમ્બિનેશન જોવા મળે છે જે સોર્સ અને લોડ વચ્ચે Y Y Y ડેલ્ટા ડેલ્ટા ડેલ્ટા અને ડેલ્ટા Y કનેક્શન છે તેથી આપણે સોર્સ અને લોડ માટે પ્રથમ Y Y કનેક્શનથી પ્રારંભ કરીશું શા માટે આપણે Y Y કનેક્શનથી પ્રારંભ કરીશું કારણ કે આપણે કોઈપણ સંતુલિત 3 ફેઝ સિસ્ટમ ને સ્ટાર ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન ની સહાયથી Y Y સિસ્ટમમા ઘટાડી શકીએ છીએ તેથી આ સિસ્ટમને બધી સંતુલિત 3 ફેઝ સિસ્ટમને સોલ્વ કરવા માટે મુખ્ય માનવામાં આવે છે હવે સંતુલિત 3 ફેઝ Y Y સિસ્ટમ એ સંતુલિત Y કનેક્ટેડ સોર્સ અને સંતુલિત Y કનેક્ટેડ લોડ સાથે 3 ફેઝ સિસ્ટમ છે હવે ચાલો આપણે 3 ફેઝ 4 વાયર Y Y કનેક્ટ કનેક્ટેડ સિસ્ટમ નો વિચાર કરીએ જ્યાં સ્ટાર અથવા Y કનેક્ટેડ લોડ એ સ્ટાર કનેક્ટેડ સોર્સ સાથે જોડાયેલ છે

તો તે કેવું લાગે છે જો તમે આ આકૃતિ જોશો તો સોર્સ એ Y સાથે કનેક્ટ થયેલ છે Van એ લોડના એક ફેઝ સાથે સોર્સના આંતરિક રેઝિસ્ટન્સ અથવા આંતરિક ઇમ્પિડન્સ દ્વારા જોડાયેલ છે તેથી આપણે તેને સોર્સ ઇમ્પિડન્સ કહીશું અને પછી તમારી પાસે ટ્રાન્સમિશન લાઇન ઇમ્પિડન્સ અને પછી લોડ ઇમ્પિડન્સ હશે તેથી હવે સોર્સનો ફેઝ A ટ્રાન્સમિશન લાઇન દ્વારા લોડના ફેઝ A સાથે જોડાયેલ છે તે જ રીતે સોર્સનો ફેઝ B ટ્રાન્સમિશન લાઇન દ્વારા લોડના ફેઝ B સાથે જોડાયેલ છે અને પછી ટ્રાન્સમિશન લાઇન દ્વારા લોડનો ફેઝ C એ સોર્સના ફેઝ C સાથે જોડાયેલ છે હવે બંને સોર્સના ન્યુટ્રલ તેમજ લોડ એ ઇમ્પિડન્સ Zn ધરાવતા વાયર દ્વારા જોડાયેલ છે તેથી હવે તમે જોઈ શકો છો કે આ કોમ્બિનેશન એ 3 ફેઝ 4 વાયર ગોઠવણી છે જ્યાં સોર્સ ઇમ્પિડન્સ તેમજ ટ્રાન્સમિશન લાઇન ઇમ્પિડન્સ એ એનાલિસિસ માટે ધ્યાનમા લેવામાં આવે છે હવે આ ત્રણેય શ્રેણીમાં હોવાથી Zs Zlઅને લોડ ઇમ્પિડન્સ ZL તમે તે બધાને એક સાથે ભેગા કરી શકો છો ZYZsZlZL જ્યાં • Zsએ જનરેટરના ફેઝ વાઇન્ડીંગ નો આંતરિક ઇમ્પિડન્સ સૂચવે છે • Zl એ લોડના ફેઝ સાથે સોર્સના એક ફેઝમાં જોડતી લાઇનની ઇમ્પિડન્સ છે • ZLએ લોડના દરેક ફેઝનો ઇમ્પિડન્સ છે • Znએ ન્યુટ્રલ લાઈનનો ઇમ્પિડન્સ છે હવે પાવર સિસ્ટમ નેટવર્ક માં Zsઅને Zl એ ZLની તુલનામાં ઘણી વાર ખૂબ ઓછુ હોય છે તેથી કોઈ પ્રશ્નમાં સોર્સ અથવા લાઇન ઇમ્પિડન્સ ન આપવામાં આવ્યા હોય તો પણ આપણે ZYZLધારી શકીએ છીએ કોઈ પણ ઘટનામાં ઇમ્પિડન્સને લમ્પિંગ કરીને Y Y સિસ્ટમ તે સર્કિટમાં સરળ કરી શકાય છે જે આપણે આગળની સ્લાઇડ્સમાં બતાવી છે તેથી જો તમે આ કિસ્સામાં જુઓ કે આપણે શું કર્યું છે તો આપણે અગાઉની સ્લાઈડમાં જોયું તેમ આપણે ગોઠવણીને સરળ બનાવી છે અને આપણે ટ્રાન્સમિશન લાઇન માટે Zs Zl થી અને લોડ ઇમ્પિડન્સ માટે ZY તરીકે ઓળખાતા એક ઇમ્પિડન્સથી લમ્પ કર્યું છે તેથી હવે તે સરળ છે અને સમજવું ખૂબ સહેલુ છે હવે તમે કહો છો કે સોર્સ અને લોડ બંનેના ફેઝ જોડાયેલા છે A એ A સાથે જોડાયેલ છે B એ લોડના B સાથે જોડાયેલ છે C એ લોડના C સાથે જોડાયેલ છે ચાલો હવે માની લઈએ કે સોર્સ થી લોડના ફેઝ A ને જોડતી લાઇનમા વહેતો કરન્ટ Ia છે તે જ રીતે સોર્સના ફેઝ B થી લોડના ફેઝ B લાઈનમા વહેતો કરંટ Ib છે અને સોર્સના ફેઝ C થી લોડના ફેઝ C લાઈનમા વહેતો કરંટ Ic છે આપણે એવું પણ ધારી શકીએ કે ત્યાં કોઈ કરંટ In છે જે સોર્સના ન્યુટ્રલ થી લોડના ન્યુટ્રલને જોડતા ન્યુટ્રલ વાયર માં વહે છે આપણે ધારી લીધું છે કે પોઝિટિવ સિકવન્સ હશે તેથી વોલ્ટેજ સોર્સ ના મૂલ્યો VanVp∠0° VbnVp∠ 120° VcnVp∠120° છે

તેથી લાઈન વોલ્ટેજ માં તમે જોશો કે આ તેમના ફેઝ વોલ્ટેજના સંદર્ભમાં 30 ડિગ્રી લિડ કરે છે તેથી આપણે એ પણ જોઈએ છીએ કે મેગ્નિટ્યુડમા લાઇન વોલ્ટેજ એ ફેઝ વોલ્ટેજના 3 ગણુ છે

હવે જો તમે દરેક ફેઝમાં KVL લાગુ કરો તો તમે આ વેલ્યુ લખી શકો છો IaVanZY IbVbnZYVan∠ 120°ZYIa∠ 120° IcVcnZYVan∠ 240°ZYIa∠ 240° હવે અહીં Ia ફેઝર ક્વોન્ટીટી છે તેથી Va ના સાપેક્ષમા કરંટ Iaનો એંગલ એ ZYની ફેઝર વેલ્યુ પર આધાર રાખશે તેથી એનાલીસીસમાં આપણે ZYની ફેઝર વેલ્યુ વિશે ખૂબ કાળજી લેવી પડશે જેથી આપણે Va ના સંદર્ભમાં Iaની યોગ્ય વેલ્યુ મેળવી શકીએ

તેથી ન્યુટ્રલ લાઈનને દૂર કરી શકાય છે કારણ કે ત્યાં કોઈ કરંટ વહેતો નથી તેથી તમે ન્યુટ્રલ વાયરને દૂર કરી શકો છો અને આ સમજવું આર્થિક રૂપે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જો સિસ્ટમ સંપૂર્ણપણે સંતુલિત હોય તો ન્યુટ્રલ વાયર આવશ્યક નથી અને આપણે સોર્સથી લોડ સુધી ન્યુટ્રલ વાયર નાખવાની કિંમત બચાવીએ છીએ તેથી લાંબા અંતરના પાવર ટ્રાન્સમિશન માં આપણે જે કંડક્ટર નો ઉપયોગ કરીએ છીએ તે ત્રણના ગુણાકમાં છે કારણ કે આપણે 3 ફેઝ સિસ્ટમ વિશે વાત કરી રહ્યા છીએ તેથી વાહક ત્રણના ગુણાકમાં હશે અને અર્થ ન્યુટ્રલ વાહક તરીકે કાર્ય કરશે હવે પાવર સિસ્ટમ એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે સિસ્ટમ તમામ ક્રીટીકલ પોઈન્ટ પર સારી રીતે ગ્રાઉન્ડ થયેલ છે આપણે સિસ્ટમ ની સલામતીની સાથે સાથે તે વ્યક્તિ કે જે પાવર સિસ્ટમ નેટવર્ક પર કામ કરે છે તેની સલામતીની પણ ખાતરી કરવા માંગીએ છીએ હવે જ્યારે દરેક લાઈનમાં વહેતો કરંટ એ લાઈન કરંટ છે ફેઝ કરંટ પણ આ કિસ્સામાં સમાન છે કારણ કે સોર્સ અથવા લોડના દરેક ફેઝમાં ફેઝ કરંટ છે અને જ્યારે આપણે Y Y કનેક્ટેડ સિસ્ટમ વિશે વાત કરીશું ત્યારે આપણે જોઇશું કે લાઈન કરંટ એ ફેઝ કરંટ જેવું જ છે તેથી આપણે શું કરીશું આપણે લાઈન કરંટ માટે એક સિંગલ સબ્સ્ક્રિપ્ટ વાપરીશું આપણે Iaa લખીશું નહીં આપણે ફક્ત લાઈન કરંટ માટે Ia લખીશું કારણ કે તે સમજી શકાય છે કે આપણે કરંટ વિશે વાત કરી રહ્યા છીએ જે સોર્સથી લોડ તરફ વહી રહ્યો છે તેથી જ આપણે બીજું સબસ્ક્રિપ્ટ ડ્રોપ કરી રહ્યા છીએ અને આપણે ફક્ત Ia જ લખીએ છીએ હવે બેલેન્સ સ્ટાર સ્ટાર સિસ્ટમ નું એનાલિસિસ કરવાની વૈકલ્પિક રીત એ છે કે તેને દરેક ફેઝમાં કન્વર્ટ કરવું કારણ કે સિસ્ટમ સંપૂર્ણપણે સંતુલિત છે તમે ત્રણ સિસ્ટમને તેની સમકક્ષ સિંગલ ફેઝ સિસ્ટમ માં કન્વર્ટ કરી શકો છો તેથી જ્યારે તમે 3 ફેઝ સિસ્ટમને કન્વર્ટ કરો કે જેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ પછી તમને અહીં આ સ્લાઇડમાં બતાવ્યા પ્રમાણે સમકક્ષ સર્કિટ Van મળશે તે ફેઝ વોલ્ટેજ છે જે લાઇન દ્વારા લોડ ZY ની સાથે જોડાયેલું છે તેથી એક લાઇન સોર્સના ફેઝ A અને લોડના ફેઝ A સાથે કનેક્ટ છે અને પછી બીજી લાઈન સોર્સ અને લોડના ન્યુટ્રલ વચ્ચે કનેક્શન માટે છે તેથી આ 3 ફેઝ Y Y કનેક્ટેડ સિસ્ટમનુ સિંગલ ફેઝ સમકક્ષ હશે જેની આપણે ચર્ચા કરી તેથી આ કિસ્સામાં ફરીથી તમે આકૃતિ પરથી જોઈ શકો છો કે IaVanZY તેથી આપણે બીજો લાઈન કરંટ મેળવવા માટે ફેઝ સિકવન્સનો ઉપયોગ કરીએ છીએ કારણ કે આપણે જાણીએ છીએ કે ફેઝ સિકવન્સ ABC છે તેથી આપણે સરળતાથી કરંટ Ia ની સહાયથી તેના મૂલ્યો Ib અને Ic શોધી શકીએ છીએ જે આપણે તેના સિંગલ ફેઝ સમકક્ષ માંથી મેળવ્યો છે જ્યાં સુધી સિસ્ટમ સંતુલિત છે ત્યાં સુધી આપણને સિંગલ ફેઝ સમકક્ષના કિસ્સામાં માત્ર એનાલીસીસ ની જરૂર હોય છે તેથી ન્યુટ્રલ લાઈન ગેરહાજર હોવા છતાં પણ આપણે તે કરી શકીએ છીએ કારણ કે તમે કહી શકો છો કે સિન્ગલ ફેઝ સમકક્ષ બનાવવા માટે ન્યુટ્રલ વર્ચ્યુઅલ રીતે જોડાયેલ છે હવે ચાલો આપણે આજના લેક્ચરને સમાપ્ત કરતા પહેલા એક ઉદાહરણ લઈએ આપણી પાસે 3 વાયર સ્ટાર કનેક્ટેડ સિસ્ટમ છે જે આકૃતિમાં આપવામાં આવી છે જેથી આપણી પાસે સોર્સ સંપૂર્ણ સંતુલિત છે 110∠0° 110∠ 120° 110∠ 240°વોલ્ટ કારણ કે ફેઝ વોલ્ટેજ લાઈન ઇમ્પિડન્સ એ 5 j2 ત્રણેય ફેઝમાં છે અને લોડ ઇમ્પિડન્સ 10j8 ઓહ્મ છે તેથી તમે જોશો કે આ લોડ પણ સ્ટાર કનેક્ટેડ છે અને તે આપણી પાસે ના સ્ટાર કનેક્ટેડ સોર્સ સાથે જોડાયેલ છે આપણે ન્યુટ્રલને કનેક્ટ કરી રહ્યાં નથી કારણ કે સિસ્ટમ સંતુલિત છે તેથી આપણે શું કરીશું આપણે પહેલા તેના સિંગલ ફેઝ સમકક્ષની રચના કરીશું જેથી જ્યારે તમે સિંગલ ફેઝ સમકક્ષ બનાવશો ત્યારે તમને વોલ્ટેજ સોર્સ 110∠0° મળશે અને પછી તમને ઇમ્પિડન્સ 5 j2 મળશે અને પછી ફરીથી લોડ ઇમ્પિડન્સ 10j8 મળશે તેથી આ આ સર્કિટનુ તમારુ સિંગલ ફેઝ સમકક્ષ હશે અહીં ZY5 j210j815j616 8છે તેથી IaVanZY110∠0°16 8°A હવે વોલ્ટેજ સોર્સ પોઝિટિવ સિકવન્સમાં હોવાથી લાઈન કરંટ પણ પોઝિટિવ સિકવન્સમાં હશે તેથી IbIa∠ 120°6

2°A આની સાથે આપણે આજનું સેશન બંધ કરી શકીએ છીએ જેમાં આપણે Y Y કનેક્ટેડ સંતુલિત સિસ્ટમ વિશે મોટે ભાગે ચર્ચા કરી હતી તેથી હવે પછીના સેશનમાં આપણે સ્ટાર ડેલ્ટા અથવા તમે કહી શકો કે Y ડેલ્ટા કનેક્ટેડ સિસ્ટમની ચર્ચા કરીશું